ફુરિયર શ્રેઢીની ડેરિવેટિવ સાબિતી આપ સૌનું આજે ફરી થી એક વાર એન્જિનિયરિંગ ગણિત II ના વ્યાખ્યાનમાં સ્વાગત છે અને આજ ના ફુરિયર શ્રેઢી અને વિકલન પરિવર્તનના વ્યાખ્યાન નંબર 32 માં આજે આપણે ફુરિયર શ્રેઢીની સાબિતી ની ચર્ચા કરીશું આજે આપણે પીસવાઈસ સતત વિધેય શું હશે તેની ચર્ચા કરીશું કારણ કે ફુરિયર શ્રેઢીની રચનામાં તેની જરૂર પડશે અને બીજુ આપણે ફુરિયર શ્રેઢીની સાબિતી મેળવીશું હવે આપણે પાછલા વ્યાખ્યાનમાં શું કર્યું હતું તે યાદ કરો તો ત્રિકોણમિતિય પધ્ધતિની વિસ્તૃત ચર્ચા કરી હતી આ 1 સાથે અને પછી cos πxl sin πxl અને પછી બે વાર બે વાર પછી ત્રણ વાર વગેરે વાળી સાદી ત્રિકોણમિતિય પધ્ધતિ છે અને આ બધા જ વિધેય નું સામાન્ય આવર્ત 2l છે જેની આપણે ચર્ચા કરી હતી અને પછી આપણે ત્રિકોણમિતિય સીસ્ટમ ના અલગ અલગ ગુણધર્મો ની પણ ચર્ચા કરી હતી અને ખાસ તો જો આપણે l થી l માં ત્રિકોણમિતિય પધ્ધતિના બે અલગ અલગ પદોનું સંકલન કરીએ તો m≠n માટે મુલ્ય 0 આવશે કારણ કે તે બન્ને આ m અને આ n અને અલગ અલગ m n માટે cos ગણ ના સભ્યો છે આ વિકલ્પમાં આ સંકલનનું મુલ્ય 0 થશે અને જયારે mn ત્યારે ખરેખર તેઓ સમાન સભ્યો છે આ વિકલ્પમાં તે l થશે આમ આ પણ પાછળ ના વ્યાખ્યાનમાં મેળવ્યું હતું આ જ રીતે આપણી પાસે sine ગણ ના પણ સભ્યો છે તો ફરી થી જો m અને n અલગ અલગ હશે તો સરખું જ પરિણામ મળશે જેની કિંમત 0 હશે આમ આને આપણે લંબછેદી સંહતિ કહીએ છીએ અને જો mn તો આપણી પાસે મુલ્ય l હશે બીજુ એક પરિણામ જયારે આપણી પાસે sine અને cosine ના બે અલગ અલગ સભ્યો હશે ત્યારે m અને n ઉપર આધાર રાખ્યા વગર કિંમત 0 મળશે અને આપણે એ પણ ચર્ચા કરી કે જયારે આપણી પાસે સંકલિત સ્વરૂપે આવર્તનીય વિધેય હશે ત્યારે કોઈ પણ બિંદુ થી 2l સુધી માં l થી l માં આવર્ત ની લંબાઈ 2l માં સંકલનનું મુલ્ય સરખું થશે અને આપણે એ પણ ચર્ચા કરી કે 1 સાથે જો આપણે ગણ નો કોઈ પણ સભ્ય લઈએ તો પરિણામ 0 મળશે આમ આ ત્રિકોણમિતિય પધ્ધતિ લંબછેદી છે આમ આ આજ ના વ્યાખ્યાનમાં ફુરિયર શ્રેઢી બનાવવા કે ફુરિયર શ્રેઢીની સાબિતી દરમ્યાન આવા વિકલન મેળવવા માટે સીધું જ ઉપયોગી થશે હવે વિધેય ના પીસવાઈસ સતત તરફ આવીએ ધારો કે આપણી પાસે વિધેય f છે તે a b ઉપર પીસવાઈસ સતત કહેવાય જો તેમાં આ બે બિંદુઓ બિંદુ a અને બિંદુ b વચ્ચે સીમિત બિંદુઓ જેને આપણે t1t2tn કહીશું ધારો કે અહીં a અને b વચ્ચે n બિંદુઓ છે તો આ બિંદુઓ ના ગુણધર્મ શું હશે આમ અહીં f એ દરેક વિવૃત અંતરાલ ઉપર સતત છે એટલે કે at1 અથવા t1t2 અથવા t2t3 અને અંતિમ અંતરાલ અહીં tnb છે અહીં દરેક અંતરાલ માં વિધેય સતત છે જો નીચેનું લક્ષ અસ્તિત્વમાં છે તો આ લક્ષ શું છે ડાબી બાજુ એ જમણી બાજુનું લક્ષ કારણ કે આપણે સંવૃત અંતરાલ a b ની વાત કરી રહ્યા છીએ આમ અહીં આ બાજુ એ જયારે આપણે a પાસે હોઈશું આપણે જમણી બાજુના લક્ષની વાત કરીશું અને એવી જ રીતે જયારે આપણે b ની વાત કરીએ ત્યારે ફરી થી આ a અને b હશે આમ આ બાજુ એ અહીં આપણે ડાબી બાજુના લક્ષની વાત કરીએ અને પછી આપણી પાસે જે પણ હોય તે બધા જ બિંદુઓ ધારો કે tj છે આમ બન્ને બાજુનું લક્ષ મળશે આમ બધા જ j માટે ડાબી બાજુ નું લક્ષ અને જમણી બાજુનું લક્ષ પણ મળશે આમ અંતરાલ માં આવા સીમિત બિંદુઓ હોય ત્યાં બધા જ અંતરાલ માં જો વિધેય સતત હોય અને લક્ષ મળે તો આ વિધેય પીસવાઈસ સતત કહેવાશે અને પછી વિધેય સતત કહેવાશે આમ આ બધા t1 t2 વિગેરે અસતતતા ના બિંદુઓ છે પરંતુ વિવૃત અંતરાલ at1 t1t2 અને tnb માં વિધેય સતત છે અને ખાસ કરી ને આ લક્ષ મળશે અંતિમ બિંદુ એ પણ લક્ષ મળશે અને આ બધા જ બિંદુ એ વિધેય કદાચ અસતત અથવા તો અવ્યાખ્યાયિત થશે આ વિકલ્પમાં લક્ષ મળશે આમ આપણે આ વિકલ્પમાં આવા વિધેય ને પીસવાઈસ સતત વિધેય કહીશું આમ સતત વિધેય કરતા આ પીસવાઈસ સતત વિધેયનો વર્ગ મોટો ગણાશે કારણ કે આપણી પાસે જ્યાં વિધેય અસતત છે અથવા તો વિધેય વ્યાખ્યાયિત નથી એવા સીમિત બિંદુઓ છે પરંતુ દરેક બિંદુ પાસે જમણી બાજુએ થી તેમજ ડાબી બાજુ એ થી અને અંતિમ બિંદુઓ એ લક્ષ મળવું જોઈએ જમણી બાજુ ના બિંદુ એ ડાબું લક્ષ મળવું જોઈએ અને શરૂઆતમાં ડાબી બાજુ ના બિંદુએ જમણી બાજુનું લક્ષ મળવું જોઈએ આમ આવા ગુણધર્મો ધરાવતા વિધેય ને આપણે પીસવાઈસ સતત વિધેય કહીશું અને એક નોંધ જો b કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય અને દરેક સીમિત અંતરાલ 0b માં જો f પીસવાઈસ સતત હોય તો f એ અંતરાલ 0∞ માં પીસવાઈસ સતત વિધેય કહેવાશે તો આ વિધેય ને આપણે 0∞ માં પીસવાઈસ સતત કહીશું આમ પીસવાઈસ સાતત્ય માટે આપણી પાસે આટલું છે આપણે પીસવાઈસ સતત માટે ના થોડા ઉદાહરણ ઉકેલીશું અને પછી આપણે ફુરિયર શ્રેઢીની ડેરિવેટિવ મેળવીશું હવે જો આપણે x π પાસે 3 હોય તેવું અને પછી xπ પાસે તે 2 હોય તેવું આ વિધેય f લઈએ અને તેની વચ્ચે -π થી 1 પણ માં અને પછી 1 થી 2 માં આ વિધેય x2 અને પછી 1 x2 તરીકે વ્યાખ્યાયિત થયેલું છે જો આપણે ધારો કે બિંદુ π પાસે જોઈએ તો વિધેય ની કિંમત 3 છે પરંતુ જમણી બાજુનું લક્ષ જોઈએ તો આ બિંદુ એ તે 2 છે આમ ખરેખર તો વિધેય π પાસે અસતત છે તેવી જ રીતે 1 પાસે કારણ કે ડાબી બાજુ થી જોઈએ તો મુલ્ય 1 છે પરંતુ જમણી બાજુ થી જોઈએ તો તે અહીં 0 તરીકે વ્યાખ્યાયિત છે અને આ જ રીતે 2 પાસે પણ તે અસતત થશે આમ આ બધા જ બિંદુઓ પાસે અગર તે હોય કે 1 કે 2 કે બધા જ બિંદુઓ હોય વિધેય અસતત છે આમ હવે આપણે એ જોવાનું છે કે આ વિધેય ને આપણે પીસવાઈસ સતત ની કેટેગરી માં રાખી શકીએ કે નહીં કારણ કે પીસવાઈસ સાતત્ય ફક્ત એ નથી કે આપણી પાસે ફક્ત આ બિંદુઓ જ હોય જ્યાં વિધેય અસતત હોય પરંતુ આપણે આંતર અંતરાલ માં પણ લક્ષની ચકાસણી કરવી પડે દાખલા તરીકે અહીં π થી 1 તે x2 છે જે સતત છે આમ દરેક સંવૃત અંતરાલ માં અગર તે π થી 1 1 થી 2 કે 2 થી વિધેય સતત છેઆમ પ્રથમ શરત કે તે આ સંવૃત અંતરાલ માં સતત હોવું જોઈએ તે સંતોષાય છે બીજી શરત લક્ષની છે આમ આપણે આ બધા જ બિંદુઓ એ ચેક કરવું પડે કે તે ગમે તે હોય થી 1 1 થી 2 કે 2 થી લક્ષ મળે છે આમ આ બિંદુ એ આપણે જમણી બાજુનું લક્ષ જોવું પડે કારણ કે વિધેય ફક્ત π ની જમણી બાજુ એ જ વ્યાખ્યાયિત છે આમ જો આપણે અહીં આ લક્ષ જોયું તો તે 2 બની જશે એટલે કે લક્ષ મળે છે અને 1 પાસે ડાબી બાજુનું લક્ષ 1 થશે અને જમણી બાજુનું લક્ષ 0 થશે આમ આ 1 બિંદુ પાસે બંને લક્ષ છે આમ ફરી થી બિંદુ 2 પાસે ડાબી બાજુ થી આપણી પાસે 1 22 અર્થાત્ 1 4 એટલે કે 3 અને જયારે આપણે જમણી બાજુનું લક્ષ લઈએ તો એ 2 છે જે ફક્ત અચળ છે આમ અહીં પણ આપણી પાસે લક્ષ છે અને પાસે આપણે ફક્ત ડાબી બાજુ એ થી ધ્યાન માં લઈશું જે 2 છે આથી આ બધા જ બિંદુઓ એ આંતર બિંદુઓ એ બંને લક્ષ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજનું લક્ષ મળે છે અને અંત્ય બિંદુઓ એ જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ મળે છે આમ આ બધા જ લક્ષ મળે છે આથી અહીં વિધેય પીસવાઈસ સતત છે દરેક અસતતતા ના બિંદુ એ વિધેય ને બંને બાજુએ સીમિત લક્ષ છે અને અંત્ય બિંદુઓ એ π કે π ડાબી બાજુ તથા જમણી બાજુનું લક્ષ મળે છે અને આથી વિધેય પીસવાઈસ સતત છે આપણે જેની ચર્ચા કરી લગભગ તેના જેવું જ બીજુ વિધેય લઈશું અહીં વિધેય 0 થી 1 માં t2 1 થી 2 માં 3 t અને 2 થી 3 માં t1 તરીકે વ્યાખ્યાયિત થયેલું છે આમ આપણી પાસે દરેક આંતર અંતરાલ માં કે જે 0 થી 1 કે 1 થી 2 કે 2 થી 3 માટે વિધેય સતત છે કારણ કે તે t2 3 t અને t1 તરીકે વ્યાખ્યાયિત થયેલું છે આમ પીસવાઈસ સતત ની પ્રથમ શરત સંતોષાય છે બીજી શરત માટે આપણે લક્ષની ચર્ચા કરવી પડે ફરી થી 0 પાસે જો આપણે જમણી બાજુનું લક્ષ લઈએ તો તે 0 થશે 1 પાસે બન્ને અંત્ય બિંદુઓનું લક્ષ મળશે ડાબી બાજુ એ થી 1 થશે અને તે જમણી બાજુ થી 2 થશે અને 2 પાસે ડાબી બાજુ થી તે 1 થશે અને જમણી બાજુ થી તે 3 થશે અને ફરી થી 3 પાસે આપણે ડાબી બાજુનું લક્ષ ગણી શકીએ જે 4 થશે આમ દરેક અસતતા ના બિંદુ એ ડાબી અને જમણી બાજુનું લક્ષ મળે છે આથી વિધેય પીસવાઈસ સતત છે અહીં અંત્ય બિંદુ એ પણ ડાબી અને જમણી બાજુનું લક્ષ મળે છે આથી વિધેય પીસવાઈસ સતત છે આ એક સાદું ઉદાહરણ છે જેમાં આપણે જોઈશું કે આ વિધેય પીસવાઈસ સતત નથી અને અહીં જ્યારે આપણી પાસે જ્યારે x 0 અને 1 વચ્ચે હોય અને જયારે n ની કિંમત કોઈ વાસ્તવિક ધન સંખ્યા હોય ત્યારે તે x n છે આ વિકલ્પમાં વિધેય પીસવાઈસ સતત નથી કારણ એ છે કે તે 0 સિવાય બધે જ સતત છે હવે x0 પાસે સમસ્યા છે કારણ કે જયારે x એ 0 અને 1 ની વચ્ચે હશે ત્યારે વિધેય સતત થશે ત્યાં સમસ્યા નથી સમસ્યા x0 પાસે છે x0 પાસે શું સમસ્યા છે આપણે જયારે x0 પાસે લક્ષ લઈએ ત્યારે સામાન્ય રીતે આપણે જમણી બાજુનું લક્ષ જ લેવું પડશે કારણ કે 0 થી 1 માં વિધેય આપે છે આમ આ સીમા પર 0 પાસે ડાબી સીમા આપણે લક્ષ લેવું પડશે જે 1xn જેવું થશે અને n ધન સંખ્યા હશે આમ જયારે x એ 0 તરફ જશે ત્યારે લક્ષ તરફ જશે આથી આપણી પાસે સીમિત લક્ષ નહિ હોય આપણી પાસે આ વિધેય છે જેનું લક્ષ તરફ જાય છે અને આ જ કારણ છે કે વિધેય પીસવાઈસ સતત નથી કારણ કે વ્યાખ્યા મુજબ બધા જ લક્ષ સીમિત મળવા જોઈએ પરંતુ અહીં આ વિધેય પીસવાઈસ સતત નથી કારણ છે કે 1xn અસ્તિત્વ ધરાવતું નથી અને આમ વિધેય પીસવાઈસ સતત નથી આપણે પીસવાઈસ સાતત્ય ના બીજા ઉદાહરણ ની ચર્ચા કરીશું જે ft1t 1 છે આ વિકલ્પમાં આ વિધેયમાં સમાન જ પરિસ્થિતિ છે કે સમસ્યા t1 પાસે છે t1 સિવાય વિધેય સતત છે જે ખરેખર પીસવાઈસ સતત છે પરંતુ જો આપણે કોઈ પણ અંતરાલ લઈએ જેમાં આ બિંદુ 1 હોય તો t1 તરફ જતા ડાબું અને જમણું લક્ષ મળશે મળશે નહીં આમ અહીં સમસ્યા 1 પાસે છે 1 ધરાવતા કોઈ પણ અંતરાલ માં વિધેય પીસવાઈસ સતત નથી કારણ કે જયારે tએ 1 તરફ જાય છે ત્યારે ડાબું અને જમણું લક્ષ મળતું નથી બન્ને લક્ષ મળતા નથી અને આ પીસવાઈસ સતત ની અગત્યતા શું છે એના ઉપર એક નાનકડી નોંધ પીસવાઈસ સતત વિધેય નો એક અગત્ય ગુણધર્મ સીમિતતા છે આપણે જે નોંધ્યું કે વિધેય સીમિત છે કારણ કે આપણે ધ્યાન રાખ્યું કે દરેક બિંદુ એ બંને બાજુ થી લક્ષ મળે છે ઉપરાંત વિધેય સંવૃત અંતરાલ ના દરેક બિંદુ પાસે સતત હતું આથી સીમિત થશે તે નક્કી હતું અને આ સીમિતતા ના કારણે વિવૃત અંતરાલ માં સંક્લનીય છે તે પણ નક્કી હતું આમ જો વિધેય પીસવાઈસ સતત હોય તો વિધેય તે અંતરાલ માં સીમિત થશે સાથે સાથે તે આ અંતરાલ માં સંક્લનીય પણ થશે આમ આ બે ગુણધર્મો ખુબ જ અગત્ય ના ગુણધર્મો છે અને આ ગુણધર્મો ના આધારે આપણે ફુરિયર શ્રેઢી બનાવીશું ખરેખર તો જયારે આપણે વિવૃત અંતરાલ માં સતત વિધેય ની વાત કરીએ ત્યારે આ બધા જ ગુણધર્મો સાચા છે પરંતુ આપણે ફક્ત સતત વિધેય મેળવવા માટે અહીં ઘણી બધી શરતો મૂકી રહ્યા છીએ આમ અહીં આપણને પીસવાઈસ સતત વિધેય નો સમાવેશ કરવામાં સરળતા છે કારણ કે તેમની પાસે પણ આ સંકલિતતા અને સીમિતતાનો ગુણધર્મ છે ઉપરાંત હજી એક સારો ગુણધર્મ છે કે જો f1 f2 એ બે પીસવાઈસ સતત વિધેય હોય તો તેમનો ગુણાકાર પણ પીસવાઈસ સતત થશે આમ જો આપણે બે પીસવાઈસ સતત વિધેયોf1 અને f2 નો ગુણાકાર કરીએ તો તે ગુણાકાર પણ પીસવાઈસ સતત થશે ફક્ત ગુણાકાર જ નહીં પરંતુ તેમનું લીનીઅર કોમ્બીનેશન અર્થાત્ જો આપણે કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો c1f1c2f2 આ ગુણાકાર આ સંયોજન પણપીસવાઈસ સતત થશે આમ હવે પાછલા વ્યાખ્યાનની ત્રિકોણમિતિય શ્રેઢીની લંબચ્છેકતાની જાણકારી અને હવે પીસવાઈસ સતત ની જાણકારી સાથે આપણે હવે ફુરિયર શ્રેઢી બનાવવા માટે તૈયાર છીએ આપણે ફુરિયર શ્રેઢી બનાવી શકીશું હવે ફુરિયર શ્રેઢી કેવી રીતે બનાવવી તેના થી શરૂઆત કરું ધારો કે f પીસવાઈસ સતત વિધેય છે આ જ કારણ થી આપણે સતત વિધેય વ્યાખ્યાયિત કર્યું અહીં આપણે પીસવાઈસ સતત વિધેય ની વાત કરીશું આપણી પાસે આવર્તનીય વિધેય છે જે પીસવાઈસ સતત છે આપણે પાછળ ના આખા વ્યાખ્યાનમાં આવર્તનીય વિધેય ની જ વાત કરી હતી હવે -π થી ના અંતરાલ માં વ્યાખ્યાયિત કરીએ અને નીચે પ્રમાણે ત્રિકોણમિતિય શ્રેઢીનું વિસ્તરણ છે આપણે જોઈશું કે આ વિધેય અને તેની ત્રિકોણમિતિય શ્રેઢીના વિસ્તરણ માં શું સંબંધ છે આમ કોઈ જગ્યા એ આપણે ધારી લઈએ કે f ને આ પ્રકાર નું વિસ્તરણ છે જે ત્રિકોણમિતિય શ્રેઢી છે અને હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ શ્રેઢી f સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે કે જેથી કોઈક અર્થ માં આ શ્રેઢી એ આ વિધેય ને રજુ કરે અને હવે આપણો ધ્યેય એ છે કે અહીં આ સહગુણકો શું છે કારણ કે આ શ્રેઢીમાં અજાણ્યું શું છે અથવા તો શું બદલી શકાય છે આ તે આ સહગુણકો છે કારણ કે cos વિધેય આપેલ છે sine વિધેય આપેલ છે આમ હવે f સાથે જે સંબંધિત થવું જોઈએ તે આ સહગુણકો ને સંબંધિત કરવા જોઈએ આપણે હવે આ સહગુણકો ને આપેલા વિધેય f સાથે સંબંધિત કરવા જોઈએ કે જેથી કોઈક અર્થ માં આ શ્રેઢી રજુ કરી શકે અને કયા અર્થ માં તે આપણે પછી થી ચર્ચા કરીશું આમ હવે હેતુ એ છે કે કેવી રીતે આ સહગુણકો આપેલા વિધેય સાથે સંબંધિત છે આ સંબંધ બનાવવા સંબંધ સ્થાપિત કરવા હવે આપણે શું કરીશું આપણે ધારીએ કે ઉપર ની શ્રેઢીના દરેક પદનું સંકલન થશે અને અગત્ય નું એ છે કે તેનું સંકલન એ π થી માં f ના સંકલન જેટલું જ થશે આમ આપણે ધારીએ છીએ કે આ શ્રેઢીનું સંકલન જયારે આપણે એક પછી એક પદ નું સંકલન કરીએ ત્યારે આ સંકલનનું મુલ્ય તે f ના -π થી માં સંકલન જેટલી થશે આમ આ ધારણા સાથે આપણ ને આ વિધેય f અને આ શ્રેઢીના સહગુણકો સાથે નો સંબંધ મળશે આમ હવે આપણે શું કરી રહ્યા છીએ અહીં આપણે સંકલન π થી fx dx અને પછી જમણી બાજુ પણ સંકલન કરીશું આથી અહીં પ્રથમ પદ નું સંકલન π થી a02 dx અને પછી બીજુ પદ પણ આમ આપણે અહીં બધા જ પદ નું -π થી માં સંકલન કર્યું અને હવે આપણ ને ત્રિકોણમિતિય પધ્ધતિનો લંબછેદી ગુણધર્મ સમજાયો અને અહિયાં આપણી પાસે 1 અને તેનો ગુણાકાર આ cos kx સાથે છે આપણી પાસે 1 અને તેનો ગુણાકાર આ sin kx સાથે વાળી સમાન પરિસ્થિતિ છે 1 અને આ લંબછેદી છે 1 અને sine પણ લંબછેદી છે પાછળ ના વ્યાખ્યાનમાં આપણે તેની ચર્ચા કરી હતી આથી આ 0 થશે અને આ પણ 0 થશે અને હવે આપણી પાસે a02 છે અને પછી સંકલન ફક્ત 2π થશે અહીં 2 રદ થઇ જશે આપણી પાસે ફક્ત a0 છે આમ જમણી બાજુ ફક્ત a0 છે આથી અહીં થી આપણે a0 ની ગણતરી કરી શકીશું આપણે આ a0 ને આપેલા વિધેય સાથે સાંકળી શકીશું આથી f નું સંકલન -π થી માં કરતા a0 1 થશે આમ f ના સંકલનનું મુલ્ય એ આ ત્રિકોણમિતિય શ્રેઢીના સંકલન જેટલી થશે એવી ધારણા સાથે a0 ની ગણતરી કરતા આપેલા f સાથે સંબંધ મળ્યો અહીં નોંધવા જેવું છે કે હું આ ફરી થી ચર્ચા કરીશ આપણે એવું નથી મુકતા કે f એ આ શ્રેઢી બરાબર છે આપણે એવું કહીએ છીએ કે આ f નું વર્ણન છે આપણે પૂરતા સંબંધ ની વાત નથી કરતા આપણે f ના વિસ્તરણ અથવા તો તેની કોઈક રીતે રજૂઆત ની વાત કરીએ છીએ અને ક્યાં પ્રકારની રજૂઆત અને એવા બધા પ્રશ્નો હજી બાકી છે જેની આપણે આવતા વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું પરંતુ એ સ્પષ્ટ હોવું જોઈએ કે અહીં આપણે કોઈ સમાનતા અથવા તો શ્રેઢી અને વિધેય f વચ્ચે બીજુ કંઈ નથી મૂકી રહ્યા પંરતુ એ પણ નોંધવું જોઈએ કે a0 ની ગણતરી માટે ની આપણી ધારણા છે દાખલા તરીકે f નું સંકલન એ આ શ્રેઢીના સંકલન બરાબર થશે એના જેવું છે આમ અહીં પ્રથમ સમાનતા જે શ્રેઢી વિધેય અને તેના વિસ્તરણ ને સંબંધિત છે હવે આપણે બીજી થોડી ધારણા ઓ સાથે આગળ વધીશું આ પ્રથમ હતું જેમાં બન્ને સમાન છે એવું માની ને વિધેય અને શ્રેઢીનું સંકલન કરીએ તો આપણ ને a0 નો વિધેય સાથે સંબંધ મળશે હવે જો આપણે શ્રેઢીને cos nx થી ગુણાકાર કરી લઈએ અને પછી સંકલન કરીએ અને ફરી થી અમુક ધારણા ઓ ધારી લઈએ કે તેનું મુલ્ય ફરી થી fx ના તે જ વિધેય cos nx સાથે ગુણાકાર નું -π થી માં સંકલન જેટલું થાય તો આપણે શું કરીશું પ્રથમ તો આપણે પાછળ ની સ્લાઇડ માં આપણે f નું સંકલન કર્યું હતું અને શ્રેઢીનું સંકલન કર્યું હતું આપણે હવે શું કરી રહ્યા છીએ આપણે શ્રેઢીને cos nx થી ગુણી રહ્યા છીએ આપણે વિધેય ને પણ cos nx સાથે ગુણી રહ્યા છીએ અને પછી -π થી માં સંકલન કરીએ છીએ તથા aks અને bks માટે ના અન્ય સંબંધો મેળવવા નો ઉદ્દેશ્ય છે આમ આ વિકલ્પમાં હવે શું થશે તે જોઈએ આમ આપણી પાસે f અને cos nx dx છે તેનું સંકલન થશે પછી પ્રથમ 0 થઇ જશે કારણ કે તે a02 સંકલન -π થી અને પછી આપણી પાસે cos nx dx છે અને ફરી થી લંબચ્છેકતા સાથે સમાન તર્ક સાથે આપણે કહી શકીએ કે તે 0 છે આ પ્રથમ સંકલિત 0 થશે અને પછી આપણી પાસે અહિયાં થોડું વધારે છે આપણી પાસે આ સંકલિત છે સ્પષ્ટ રીતે બીજા સંકલનમાં આપણી પાસે cos વિધેય અને sine વિધેય છે અને આપણે જાણીએ છીએ કે તેઓ લંબછેદી વિધેયો છે આથી તે 0 થઇ જશે આમ પ્રથમ ભાગ માં આ બીજુ સંકલન અદ્રશ્ય થઇ જશે આથી અહીં આ 0 છે પ્રથમ ભાગ માં આ k બદલાશે k ની કિંમત 1 2 3 અને આગળ એમ બદલાશે અને આપણે આ વ્યાખ્યાનની શરૂઆત માં જે પરિણામ મેળવ્યું હતું તે યાદ કરીએ તો આપણી પાસે અહીં cos nx છે કોઈક k માટે જયારે k n બનશે ત્યારે આ cos nx dx થશે આ પદ બચી જશે અને બાકી ના બધા જ પદો લંબચ્છેકતાની દલીલ સાથે આ સંકલન ને 0 બનાવશે અપવાદ રૂપ જયારે આપણી પાસે આ cos nx અને આ cos nx સાથે ભેગા હશે ત્યારે કારણ કે k 1 થી સુધી બદલાય છે આમ આપણે એ જ n ની વાત કરીએ છીએ જે પહેલા થી જ ત્યાં છે cos nx આમ જયારે આપણી પાસે સમાન વિધેયો નો ગુણાકાર છે તે વિકલ્પમાં મુલ્ય હતું આથી આ સંકલન ઘટી ને ફક્ત an અને માં ફેરવાઈ જશે આથી ફરી થી બીજુ એક 0 છે આમ અહીં થી આના બરાબર આપણે 1 અને સંકલન -π થી π fxcos nx dx મેળવી શકીશું અને n એ 1 2 3 અને એમ આગળ હશે આમ આપણ ને વિધેયના સહગુણક સાથે બીજો એક સંબંધ મળ્યો અને n એ 1 2 3 અને એમ આગળ હશે આમ આપણ ને બે સંબંધો મળ્યા એક a0 હતું જે આપણ ને ફક્ત વિધેય અને શ્રેઢીનું સંકલન કરવા થી મળ્યું અને બીજો સંબંધ અહીં શ્રેઢીને cos nx વડે ગુણીને અને પછી -π થી માં સંકલન કરવા થી મળ્યો હવે આપણે શું કરીશું આપણે cos nx ના બદલે sin nx વડે ગુણાકાર કરીશું આમ કરવા થી શું મળશે આપણ ને આવી જ સરખી દલીલ જે પહેલા થઇ ગઈ છે તે કરવાથી bn મળશે આ કેસ માં પ્રથમ સંકલન શૂન્ય થઇ જશે અને બીજા થી આપણ ને સહગુણક મળશે જે sin nx dx છે આમ આપણે હવે bn an અને a0 આ બધા જ સહગુણકોને વિધેય અથવા આપેલા વિધેય સાથે સંબંધિત કર્યા બીજા અર્થ માં આપણી રજૂઆત એ વિધેય ને મર્યાદિત કરે છે કારણ કે તેમના સંકલન સમાન છે જયારે તમે cos nx વડે ગુણો છો ત્યારે ફરી થી તેમના સંકલન સમાન છે અને જયારે આપણે sin nx વડે ગુણીએ ત્યારે ફરી થી f નું સંકલન અને બીજી બાજુ શ્રેઢી સાથે સમાન થાય છે આમ હવે તેઓ સંકળાયેલા છે એ અર્થ માં આપણે ફક્ત આ બધા સહગુણકો મેળવ્યા આમ ફક્ત સારાંશ આપવા આપણી પાસે ત્રિકોણમિતિય શ્રેઢીનું વિસ્તરણ છે અને તેમના સંક્લીતો સમાન છે અથવા cos nx અને sin nx વડે ગુણાકાર કર્યા પછી તેઓ સમાન છે એવું ધારી ને આપણે a0મેળવ્યું આપણે an મેળવ્યું આપણે આ bn મેળવ્યું આમ આ શ્રેઢી હોવાથી હવે આ બધા સહગુણકો an a0 a1a2a3 વિગેરે તેઓ ફુરિયર સહગુણકો કહેવાય અને આ શ્રેઢીને ફુરિયર શ્રેઢી કહેવાય આને ફુરિયર શ્રેઢી કહેવાય અને આને ફુરિયર સહગુણકો કહેવાય ફક્ત એક વધુ મુદ્દો જે હવે સ્પષ્ટ થવો જોઈએ એ કે આ અમુક સહગુણક લેવાના બદલે આપણે a02 થી શરૂઆત કરી છે અને તેનો ઉદ્દેશ્ય એ હતો કે a02 અહીં થી આવે છે જો આપણે an ના આ બન્ને સૂત્ર તરફ જોઈએ તો જે n 1 2 3 અને આગળ માટે માન્ય છે અને આ a0 અલગ થી મેળવ્યો હતો પરંતુ અંતે આપણે અનુભવ્યું કે આ સૂત્ર વધારે વ્યાપક છે તે a0 ને પણ આવરી લે છે કારણ કે જો n0 તો પછી આ cos 0 1 અને n0 માટે આપણી પાસે આ જ સૂત્ર છે આમ આપણી પાસે આ ત્રણ સુત્રો હોવાની જરૂર નથી આપણી પાસે ફક્ત આ an હોઈ શકે છે જે 0 1 2અને આગળ એમ બધા માટે માન્ય છે અને આ bn જે 0 1 2 અને આગળ એમ બધા માટે માન્ય છે આમ આપણે હવે આની જરૂર નથી અને તે જ કારણ છે કે આપણે a02 થી શરૂઆત કરી જો આપણે અહીં ફક્ત કોઈક અચળ a0 લઈએ તો પછી તે a0 નું સૂત્ર બાકી ના બધા કરતા અલગ હશે માત્ર થોડી નોંધ જેથી કરી ને સામાન્ય રીતે આપણે ચિહ્ન ના બદલે ચીહ્ન ના મૂકી શકીએ જે અચળાંક મેળવવાની રીત પર થી સ્પષ્ટ છે કારણ કે આ અચળાંક સંકલનને સરખાવી ને ત્રણ સંકલન એક સીધું સંકલન બીજા cos nx અને sin nx વડે ગુણી ને મેળવાય છે આમ દેખીતી રીતે જ આપણી પાસે ત્યાં સમાનતા ના હોઈ શકે પરંતુ તેમના સંકલન સમાન છે અને આ પ્રક્રિયા માં મેં કહ્યું હતું એમ બે સંકલન સમાન હોય તેનો મતલબ એ નથી કે વિધેય એ ત્રિકોણમિતિય શ્રેઢીને સમાન હોય આવતા વ્યાખ્યાનમાં આપણે એ ચર્ચા કરીશું કે કઈ શરત ને આધારે વિધેય અને શ્રેઢી અથવા ફુરિયર શ્રેઢીવચ્ચે સમાનતા હોઈ શકે બીજુ ફુરિયર શ્રેઢીની વિશિષ્ટતા ઉપર જો આપણે સીમિત બિંદુઓ પાસે વિધેય ના મુલ્ય માં ફેરફાર કરીએ કારણ કે આપણે આ સહગુણકો ની ગણતરી ની વાત કરીએ છીએ અને ફુરિયર સહગુણકો an અને bn આપણી પાસે સંકલન છે અને સંકલનનું મુલ્ય વ્યખ્યાયિત થયેલા વિધેય જેઓ અમુક મુલ્યોથી ફેરફાર થયેલા સીમિત બિંદુઓ ઉપર આધાર રાખશે નહી આમ જો આપણે સીમિત બિંદુઓ પાસે વિધેયના મુલ્યમાં ફેરફાર કરીએ અને વ્યાખ્યાયિત થયેલા ફુરિયર સહગુણકો બદલાશે નહીં અને આમ વિધેય કે જે સીમિત બિંદુઓ પાસે બદલાય છે તેને પણ સરખા જ ફુરિયર સહગુણકો હશે આમ જો આપણી પાસે તેની ફુરિયર શ્રેઢી છે અને જો આપણી પાસે બે વિધેયો છે જે સીમિત બિંદુઓ પાસે બદલાય છે તો ફુરિયર શ્રેઢી અથવા તો ફુરિયર સહગુણકો સમાન જ હશે અથવા બીજા અર્થ માં આપણે કહી શકીએ કે જો આપણી પાસે બે પીસવાઈસ સતત વિધેયો છે તથા f અને g ની ફુરિયર શ્રેઢી સમાન છે તો તેઓ સીમિત બિંદુઓ સિવાય સમાન જ હશે આમ આ તે એક નોંધ હતી આપણી પાસે વ્યાખ્યાન તૈયાર કરવા માટેના આ સંદર્ભ છે આમ આ વ્યાખ્યાનમાં આપણે π થી અથવા 0 થી 2π માં વ્યાખ્યાયિત થયેલ અને જેનું આવર્ત 2π હોય તેવા વિધેય ની ફુરિયર શ્રેઢીની ચર્ચા કરી જે ફુરિયર શ્રેઢી અને આ સહગુણકો જે ફુરિયર સહગુણકો કહેવાય છે તેનાથી રજુ કરી શકાય છે જે આ સંકલનની મદદ થી મેળવી શકાય છે અને મહત્વ નો એક મુદ્દો જેનો આપણે અહીં ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ કે અહીં આપણી પાસે સમાનતા નથી કારણ કે આ સહગુણકો ની બનાવટ એ વિધેયની શ્રેઢી સાથે ની સીધી જ સમાનતા ઉપર નહીં પરંતુ સંકલનની સમાનતા ઉપર આધારિત છે આમ આ સાથે હું અહીં આ વ્યાખ્યાન સમાપ્ત કરું છું આપ સૌના ધ્યાન માટે આભાર